એન્જિનિયરિંગ ગણિત 1 પરના વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 10 છે અને અમે હાયર ઓર્ડર નું પાર્સીઅલ ડેરીવેટીવ્ઝ વિશે વાત કરીશું તેથી છેલ્લા વ્યાખ્યાનમાં આપણે f ના પાર્સીઅલ ડેરીવેટીવ જોયા છે તેથી મૂળ રૂપે આપણે પહેલા વ્યાખ્યાનમાં પાર્સીઅલ ડેરીવેટીવ કર્યા છે તો શું હતું તે પોઈન્ટ x0 y0પર x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવની મૂળ વ્યાખ્યા હતી તેથી x0 માં ઇન્ક્રીમેન્ટ કારણ કે આપણે લઈ રહ્યા છીએ અથવા આપણે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ વિશે વાત કરી રહ્યા છીએ અને ફંક્શન વેલ્યુ ડેલ્ટા x ઇન્ક્રીમેન્ટ દ્વારા ડિવાઈડ કરશું અને જો આ લીમીટ અસ્તિત્વમાં છે તો આ લીમીટ લઈ રહ્યા છીએ પછી આપણી પાસે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ છે પ્રથમ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ

અને તે જ રીતે જ્યારે આ લીમીટ અસ્તિત્વમાં છે ત્યારે આપણી પાસે આ પોઈન્ટ x0 y0 પર y ના સંદર્ભમાં પ્રથમ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ છે

હવે અમે આને હાયર ઓર્ડર ડેરીવેટીવ માટે ચાલુ રાખીશું તેથી જો આપણે ઉદાહરણ તરીકે x ટુ ટાઈમ્સ ના સંદર્ભમાં f નું ડેરીવેટીવ લઈએ તો શું થશે તેથી આ કિસ્સામાં આ સંકેત છે તેથી આપણી પાસે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ છે અને ઉદાહરણ તરીકે આપણે ફરીથી x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ લેવાનું ઇચ્છીએ છીએ તેથી વિચાર એક સરખો જ રહે છે કારણ કે આપણી પાસે x ના સંદર્ભમાં આ પાર્સીઅલ ડેરીવેટીવ છે તેથી આ બીજું ફંક્શન છે અને પછી આપણે આ ફંક્શનના x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ લઈએ છીએ તેથી મૂળભૂત રીતે આ ∂x જેવું છે અને પછી આપણી પાસે અન્ય કેટલાક ફંક્શન છે જેને હું fx તરીકે બોલાવી રહ્યો છું જે મૂળભૂત રીતે આનું પાર્સીઅલ ડેરીવેટીવનું સંકેત છે તેથી હવે આપણે જે કરીએ છીએ તે આ ફંક્શન fx ના પાર્સીઅલ ડેરીવેટીવ લઈએ છીએ અને હવે એ જ વ્યાખ્યા જે આપણે પહેલાથી જ શીખ્યા છે કે x0 આપણે આ લીમીટ વિશે વાત કરીશું જેથી આપણું ફંક્શન અહીં fx અને ઉદાહરણ તરીકે જો આપણે x0y0 પોઇન્ટ પર લઈએ તેથી અહીં x ના સંદર્ભમાં આપણે અહીં x માં ઇન્ક્રીમેન્ટ કરીશું અને પછી y0 રહેશે અને પછી આપણી પાસે fx પોઈન્ટ x0y0 પર અને આ x દ્વારા ડિવાઈડ થશે તેથી તે હવે અહીં X ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડર ના ડેરીવેટીવની વ્યાખ્યા હશે તેથી અહીં આ સંકેત ફરીથી તેથી આપણે આને બદલે આપણે fxx નો પણ ઉપયોગ કરીએ છીએ જે x ના સંદર્ભમાં f ટુ ટાઈમ્સ ના ડેરિવેટિવ છે અથવા આપણે આ નોટેશન 2fx2 નો પણ ઉપયોગ કરીએ છીએ તેથી ફરીથી સેકન્ડ ઓર્ડર ડેરીવેટીવ x ના સંદર્ભમાં f નું પાર્સીઅલ ડેરીવેટીવ છે એ જ રીતે જ્યારે આપણે x નું પાર્સીઅલ ડેરીવેટીવ કરીએ છીએ ત્યારે આપણી પાસે નોટેશન હોય છે અને પછી આપણે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ લઈએ છીએ તેથી આ કિસ્સામાં આપણે આ નોટેશન fyx અથવા 2f∂y∂x નો ઉપયોગ કરીએ છીએ કેટલાક સાહિત્યમાં લોકો આને fxy તરીકે અથવા ∂x∂y ની આસપાસ અન્ય કોઈ રીતે ઉપયોગ કરે છે તેથી અમે આ નોટેશનને અનુસરીશું x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ કરીએ છીએ અને પછી y ના સંદર્ભમાં આપણે ફરીથી પાર્સીઅલ ડેરીવેટીવ કરીએ છીએ તેથી અમે આ ઓર્ડર ને અહીં yx અને fyx અને 2f∂y∂x રાખીશું આનો અર્થ એ કે x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં પ્રથમ ત્રણ પાર્સીઅલ ડેરીવેટીવ તેથી y ના સંદર્ભમાં ટુ ટાઈમ્સ પાર્સીઅલ ડેરીવેટીવ માટે સમાન નોટેશન જેને આપણે x ના સંદર્ભમાં અહીં fyy અથવા 2fy2 દ્વારા દર્શાવીશું અથવા આપણી પાસે y ના સંદર્ભ સાથે પહેલા પાર્સીઅલ ડેરીવેટીવ થઈ શકે છે અને પછી આપણે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ કરીએ છીએ તો આ આપણે fxy અથવા 2f∂x∂y તરીકે સૂચવીશું તેથી આ ફક્ત નોટેશન છે અને આ ડેરિવેટિવ્ઝને અહીં fxy અથવા fyx એ મિક્સ્ડ ડેરિવેટિવ્ઝ કહેવામાં આવે છે કારણ કે અહીં આપણે બંને વેરીએબલ્સ x અને પછી y ના સંદર્ભમાં અથવા પહેલા y ના સંદર્ભમાં અને પછી x ના સંદર્ભમાં તેથી આને મિક્સ્ડ ડેરિવેટિવ્ઝ કહેવામાં આવે છે તો ચાલો આ ફંકશનના મૂળમાં આ મિક્સ્ડ ડેરિવેટિવ્ઝ 2f∂x∂y અને 2f∂y∂x ની સીધી ગણતરી કરીએ fxyxyx2y2xy≠00 0elsewhere તેથી જેમ આપણે ચર્ચા કરી છે આ 2f∂x∂y તેનો અર્થ એ છે કે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ ના x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ તેથી ટૂંકમાં આપણે આને fy તરીકે સૂચવી શકીએ 2f∂x∂y∂x∂f∂yfy∂x તેથી અમારી પાસે પાર્સીઅલ ડેરીવેટીવ f y છે અને x ના સંદર્ભમાં તેથી અમે x ના સંદર્ભમાં આ fy નું પાર્સીઅલ ડેરીવેટીવ મેળવવા માંગીએ છીએ તો નોંધ લો કે આ fy એ x અને y નું ફંક્શન પણ છે તેથી આપણે x ના સંદર્ભમાં આ પાર્સીઅલ ડેરીવેટીવ વિશે વાત કરી શકીએ છીએ તેથી ફરીથી વ્યાખ્યા મુજબ x ના સંદર્ભમાં તેથી x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ તેથી આપણે લીમીટ x→0 લઈશું fy ફંક્શન અને આપણે મૂળ પરના ડેરીવેટીવ વિશે વાત કરીશું તેથી 0 0 તેથી તમારી પાસે છે fyx0 fy00x X ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવની સમાન વ્યાખ્યા તેથી f ની જગ્યાએ આપણે અહીં fy નો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે fy ફંક્શનના x ના સંદર્ભમાં ડેરિવેટિવ લઈ રહ્યા છીએ તો હવે આ સ્થિતિમાં આપણે જાણવું છે કે fyΔx0 શું છે પછી જ આપણે અહીં તે fyΔx0 નો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે એ પણ જાણવું જોઈએ કે fy00 શું છે પછી આપણે અહીં તે વેલ્યુનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ મિક્સ્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ ની ગણતરી કરી શકીએ છીએ તો ચાલો આપણે fyΔx0 શું છે તે ગણતરી કરીએ તો fyΔx0 હવે તે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ છે તેથી આપણે હવે વ્યાખ્યા વાપરવી પડશે જે Δy→0 અને f ફંક્શનની તેથી હવે આપણે f ફંકશનનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ તેથી ઇન્ક્રીમેન્ટ y આર્ગ્યુંમેન્ટમાં હોવી જોઈએ તો f Δx0 તેથી Δx તેટલું જ રહેશે કારણ કે આપણે Δx ને સ્પર્શતા નથી અમે y ના સંદર્ભમાં ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી આ Δx જેમ છે તેમજ રહેશે અને અહીં 0 Δy જે હું ફંક્શન વેલ્યુ Δx0 પર Δy અને માઈનસ f લખી રહ્યો છું તેથી Δx0 અને પછી Δy દ્વારા ડિવાઈડેડ કારણ કે અમે Δy ના સંદર્ભમાં ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી હવે જો આપણે આ ડેલ્ટા Δy→0 fx0 ની ગણતરી કરીએ તો હવે આપણે ત્યાં સબસ્ટીટ્યુટ કરવું પડશે પછી અમારી પાસે છે fyx0fxy fx0y x તેથી આ x છે હવે આપણે fy0 0 ની ગણતરી કરવી પડશે તેથી fy0 0શું છે તો fy0 0 ફરીથી આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે તેથી Δy → 0 અને પછી આપણી પાસે ફંકશન f છે આપણે y ના સંદર્ભમાં ફંક્શન f નું પાર્સીઅલ ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી 0 જેમ છે તેમજ રહેશે તેથી 0Δy છે તેથી અહીં આપણી પાસે આ y માઈનસ આ f0 0 અને y દ્વારા ડિવાઈડેડ છે તેથી આ લીમીટ Δy → 0 અને આ એક આર્ગ્યુંમેન્ટ 0 છે અને અમારી પાસે પ્રોડક્ટ છે તો આ 0 અને માઈનસ f 00 0 થઈ જશે જે આપેલ છે અને y તેથી આ 0 હશે તેથી 00 પર y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ 0 છે તેથી આ અહીં 0 છે fy00f0y f00y 0 તેથી અમને આ બે મળ્યાં છે તેથી fyΔx0Δx અને અહીં fy000 તેથી આપણે હવે બદલી શકીએ fyx0 fy00x Δx 0Δx 1 તેથી આપણી પાસે આ લીમીટ 1 છે તેથી અમને મિક્સ્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ ના આ પાથ મળ્યાં છે 2f∂x∂y1 એ જ રીતે હવે આપણે y ના સંદર્ભમાં અને પછી x ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ ની ગણતરી કરીશું તેથી આ કિસ્સામાં હવે અમારી પાસે ઓર્ડર ∂y∂f∂x છે એનો અર્થ એ કે fx ફંક્શન ના y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ તેથી આ કિસ્સામાં ફરીથી આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ તેથી આ Δy → 0 છે આ y છે અને આપણી પાસે આ ફંક્શન fx છે fx∂yfx0Δy fx00Δy તો હવે પહેલાની સ્લાઈડની જેમ આપણે આ અગાઉ fy ને બદલે fx0Δy અને fx00 ની ગણતરી કરવી પડશે તો અહીં fx0Δy આ ડેરીવેટીવ શું છે તેથી ફરીથી Δx માટે લીમીટ હોવી જોઈએ કારણ કે આપણે x ના સંદર્ભમાં ડેરીવેટીવ લઈ રહ્યા છીએ અને f અહી ઇન્ક્રીમેન્ટ fx0ΔyfΔxΔy f0ΔyΔx Δy તેથી અહીં Δx→0 છે અને આ ફરીથી હશે અને આ ટર્મ ΔxΔyΔx2 Δy2x2Δy2 0 અને પછી અમારી પાસે Δx છે અહીં તેથી આ કિસ્સામાં આ Δx અને Δx રદ કરવામાં આવશે અને અમે x→0 લઈ રહ્યા છીએ તેથી આ ટર્મ 0 પર જશે અને આ ટર્મ 0 પર જશે અને જ્યારે આપણને અહીં મળશે Δy3Δy2 જે Δy હશે તો હવે આ ડેરીવેટીવ અહીં Δy Δy અને પછી fx00 છે તેથી આ fx00 આપણે આ વ્યાખ્યા ફરીથી વાપરવી પડશે તેથી લીમીટ x→0 અને પછી અમારી પાસે fx0 f00x છે અને અહીંની એક આર્ગ્યુંમેન્ટ 0 છે કારણ કે આ પ્રોડક્ટ ને કારણે આ 0 0x અને લીમીટ x→0 થઈ જશે તેથી આપણી પાસે અહીં આ 0 છે તેથી આપણને આ 0 મળ્યું હવે આપણે અહીં બદલીશું તેથી y 0y અને આ લીમીટ આ y અને y રદ થઈ જાય છે અને આપણને માઈનસ 1 મળશે નોંધ લો કે અમને અગાઉની સ્લાઇડમાં 2f∂x∂y1 મળી હતી અને હવે અમે 2f∂y∂x 1 મેળવીએ છીએ તેથી આપણે જે નિરીક્ષણ કર્યું છે કે આ બંનેના પાર્સીઅલ ડેરીવેટીવ્ઝ માં પ્રથમ y ના સંદર્ભમાં અને પછી x ના સંદર્ભમાં અથવા પ્રથમ x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં તેઓ સમાન ન હોઈ શકે આ વર્તમાન ઉદાહરણની જેમ અહીં તે વેલ્યુ 1 છે અને અહીં વેલ્યુ 1 છે તેથી જ્યારે આ મિક્સ્ડ પાર્સીઅલ ડેરીવેટીવની સમાનતા થાય છે તેથી જો આ પોઈન્ટના નેહબરહુડમાં fxfy અને fyx બધા અસ્તિત્વમાં છે તો આ અમારી પાસે છે તેથી ફક્ત આ પોઈન્ટ એ જ નહીં પણ આ પોઈન્ટના નેહબરહુડમાં પણ આ ત્રણેય અસ્તિત્વમાં છે અને આ ટોચ પર અહીં fyx એ પણ તે પોઈન્ટ 0 0 પર કંટીન્યુઅસ છે તે કિસ્સામાં આપણી પાસે પરિણામ છે કે f xy પણ આ પોઈન્ટ પર અસ્તિત્વમાં હશે અને તે fyx ની કિંમતની સમાન હશે તેથી મૂળભૂત રીતે કંટીન્યુટી અહીં આ fyx ની મુખ્ય ભૂમિકા ભજવે છે અથવા આપણે x માટે આ પરિણામ કરી શકીએ છીએ xy અથવા અહીં બીજું પેરેલલ પરિણામ છે જો મિક્સ્ડ ડેરીવેટીવ્ઝ આ fyx અને fxy યાદ રાખવું સરળ છે તેથી જ્યારે સમાનતા થાય છે જ્યારે આ બે ડેરિવેટિવ્ઝ fyx અને fxy ઓપન ડોમેન D માં કંટીન્યુઅસ હોય છે તો પછી ડોમેનના કોઈપણ તબક્કે આપણી પાસે પાર્સીઅલ ડેરીવેટીવ્ઝ સમાન હોય છે આ મિક્સ્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ્ઝ સમાન તેથી પહેલાંના ઉદાહરણમાં ચોક્કસપણે તે પાર્સીઅલ ડેરીવેટીવ્ઝ સમાન ન હતા અન્યથા આપણને ત્યાં સમાનતા મળી હોત કે fxy એ fyx ની બરાબર છે કારણ કે તે એક પૂરતી સ્થિતિ છે તેથી જો આ ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ સેકન્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ્ઝ કંટીન્યુઅસ હોય તો તે સમાન હશે તેથી આપણે અહીંથી શું તારણ કાઢી શકીએ જો તે સમાન ન હોય જો તે સમાન ન હોય તેનો અર્થ એ છે કે ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ ન હતા કારણ કે જો ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ હતા તો તેઓ સમાન હોવા જોઈએ તેથી જો આ ડેરિવેટિવ્ઝ સમાન ન હોય તો આ મિક્સ્ડ ઓર્ડર ડેરિવેટિવ્ઝ સમાન ન હોય તો આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આ મિક્સ્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરિવેટિવ્ઝ પાર્સીઅલ ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ નથી તો ચાલો આ ઉદાહરણમાં જોઈએ તેથી આપણે આ સમસ્યા માટે પહેલા fxy00 અને fyx00 ની ગણતરી કરીશું તેથી આપણે fy ફંક્શનના x ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ્ઝની ગણતરી કરીશું અમારી વ્યાખ્યા મુજબ 2f∂x∂yfy∂xfyΔx0 fy00Δx અને પહેલાના ઉદાહરણની જેમ હવે આપણે આ fyΔx0 ની ગણતરી કરવાની જરૂર છે જે ફરીથી આ અહીંની લીમીટ અને Δy→0 હશે અને f અમે Δy વિશે વાત કરી રહ્યા છીએ તેથી Δx બદલાશે નહીં અને આપણી પાસે 0Δy છે પછી આપણી પાસે fΔx0 અને Δy દ્વારા ડિવાઈડે છે તો આ લીમીટ શું છે તેથી જો આપણે અહીં આ લીમીટ Δy→0 લઈએ તે અહીંથી Δx અને Δy ક્યુબ બની જશે અને પછી Δx અને y2 દ્વારા ડિવાઈડે થશે તો ફરીથી આ y 0 છે તેથી આ 0 અને Δy થશે તેથી આ Δy અહીં રદ કરવામાં આવશે અને પછી જો આપણે Δy ને 0 પર લઈએ છીએ કારણ કે ચાલો આપણે ફરીથી લખીએ Δy→0 તેથી અમારી પાસે છે ΔxΔy3ΔxΔy2 તેથી જ્યારે Δy → 0 તેથી આ ટર્મ 0 પર જાય છે અને અહીં આ 0 પર જાય છે તેથી તમારી પાસે આ લીમીટ 0 છે તેથી આ કિસ્સામાં આ 0 છે અને fy0 0 ચાલો અહીં ગણતરી કરીએ તેથી fy0 0 લીમીટ Δy→0 છે અને પછી અમારી પાસે છે fy0 0f0Δy f00Δy તેથી ફરીથી આ કિસ્સામાં તે 0 છે અને આ 0 પણ છે તેથી 0 0Δy તેથી 0 0 પર આ પાર્સીઅલ ડેરીવેટીવ 0 છે તેથી આ કિસ્સામાં આપણને આ 0 મળી બંને 0 છે 0 0x તેથી આ કિસ્સામાં આપણને આ પાર્સીઅલ અથવા સેકન્ડ ઓર્ડર ડેરીવેટીવ તરીકે 0 મળેલ છે હવે તમે આ ફંક્શનના બીજા એક fyx ની ગણતરી કરી શકો છો તેથી અહીં હવે y નું પાર્સીઅલ ડેરીવેટીવ આ ફંક્શન fx ના y ના સંદર્ભમાં ફરીથી વ્યાખ્યા તેથી y માં ઇન્ક્રીમેન્ટ અને પછી તેથી આપણે અહીં fx0y અને fx00 પર આ પાર્સીઅલ ડેરીવેટીવની ફરી ગણતરી કરવાની જરૂર છે તેથી જો તમે fx0y પર આની ગણતરી કરો તેથી આ કિસ્સામાં શું થશે તો હવે આપણે fx0y ની ગણતરી કરી રહ્યા છીએ ચાલો લીમીટ Δy → 0 માફ કરશો Δx → 0 તરીકે લઈએ Δy → 0 નહીં આ Δx → 0 હશે અને અમારી પાસે f છે તેથી x માં ઇન્ક્રીમેન્ટ y તે ફંક્શન છે તે હવે આ x ઇન્ક્રીમેન્ટ દ્વારા ડિવાઈડેડ છે તેથી x ના સંદર્ભમાં આ પાર્સીઅલ ડેરીવેટીવ થશે તેથી લીમીટ ડેલ્ટા x 0 પર જાય છે તેથી આ થશે ΔxΔy3ΔxΔy2 0x તેથી આ Δx રદ થઈ જશે અને હવે આપણે Δx→0 આપીશું તેથી આ ટર્મ 0 બનશે અને આપણે y3y2 મેળવીશું તેથી આ કિસ્સામાં આપણે અહીં આ Δy ડેરીવેટીવ મેળવી રહ્યા છીએ આપણે આ Δy મેળવી રહ્યા છીએ તેથી આ કિસ્સામાં અને હવે fx00 તેથી આ 0 બનશે આ પ્રોડક્ટ ને કારણે તેથી ફરી ગણતરી કરવાની જરૂર નથી અને હવે અમારી પાસે આ Δy છે fx0y fx00y માટે છે તેથી હવે આ કિસ્સામાં yy તેથી આ 1 ની જેમ બનશે તેથી આ મૂળ પર આ બે ડેરિવેટિવ્ઝ પર આ fxy00 સમાન નથી તેથી તેનો અર્થ એ છે કે તેઓ 00 પર પણ કંટીન્યુઅસ નથી કારણ કે આપણે જોયું છે કે જો આ ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ છે તો આપણે ત્યાં સમાનતા મેળવીશું તેથી ત્યાં તેઓ ચોક્કસપણે કંટીન્યુઅસ નથી જેની અમે તપાસ કરી શકીએ તેથી તે આ બંનેની કંટીન્યુટી તપાસ છે તેથી x≠ y2 અને બંને જગ્યાએ અન્ય સ્થળોએ પણ આ મિક્સ્ડ ડેરિવેટિવ્ઝ આપણને મેળવવાની છે તેની કંટીન્યુટી ને ચકાસવા માટે શું કરવું જોઈએ તેથી અહીં x y≠00 માટે જો આપણે ગણતરી કરીએ અથવા આપણે કહીએ કે x તેના બરાબર નથી તેથી અહીં આને બદલે આપણે x≠ y2 તરીકે કરીશું તેથી આ બધા મુદ્દાઓ પર જ્યાં કોઈ સમસ્યા નથી Y ને કોન્સ્ટન્ટ રાખીને આપણે આ ડેરીવેટીવની ગણતરી કરી શકીએ છીએ તેથી અહીંથી જો તમે આ fxy માંથી આ ડેરીવેટીવ લેવા માંગતા હોય તો x ના સંદર્ભમાં શું થશે તેથી અહીં xy2 નો કોન્સ્ટન્ટ નિયમ હોલ સ્ક્વેર આવશે અને આ ટર્મ xy2 માફ કરશો અને x ના સંદર્ભમાં આનું ડેરીવેટીવ થશે જે xy2y3 xy31xy22y5xy22 તેથી x ના સંદર્ભમાં f નું પાર્સીઅલ ડેરીવેટીવ આપણને y5xy22 મળી રહ્યું છે અને હવે જો આપણે આ પોઈન્ટ્સની y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ ની ગણતરી કરીએ છીએ જ્યાં x≠ y2 હોય ત્યારે આપણી પાસે કોઈ સમસ્યા નથી તેથી હવે આપણે ફરીથી x ને કોન્સ્ટન્ટ રાખીને y ના સંદર્ભમાં આ ફંક્શનને ડીફ્રેન્સીએટ કરીશું તેથી આપણે ત્યાં જે બરાબર કર્યું છે તે કરી રહ્યા છીએ જે આ ફંક્શન છે આપણે અહીં આ મેળવીશું y65xy4xy23 જ્યારે આપણે x ને કોન્સ્ટન્ટ રાખીને y ના સંદર્ભમાં આનું ડેરીવેટીવ કરીએ છીએ ત્યારે આપણને આ ટર્મ અહીં મળશે તેથી જ્યારે x≠ y2 હોય ત્યારે અમારી પાસે આ પાર્સીઅલ ડેરિવેટિવ fyxxy હોય છે હવે આપણે અન્ય પોઈન્ટ્સ પર પણ ગણતરી કરવી પડશે તેથી સૌ પ્રથમ આપણે એ નોંધવું જોઇએ કે જો આપણે અહીં પાર્સીઅલ ડેરીવેટીવ ની ગણતરી પ્રથમ y ના સંદર્ભમાં કરીશું અને પછી x ના સંદર્ભમાં કરતા આપણને પહેલા જેવીજ ક્વાન્ટીટી મળશે કારણ સ્પષ્ટ છે કારણ કે જ્યારે x≠ y2 આપણી પાસે આ સરસ ફંક્શન હોય છે અને જે નિશ્ચિતરૂપે કંટીન્યુઅસ હોય છે ત્યારે આપણે તે સાબિત કરી શકીએ છીએ તેથી આ બધા ડેરિવેટિવ્ઝ તેથી તે આ પોઈન્ટ્સ પર સમાન હોવું જોઈએ જ્યાં કોઈ સમસ્યા ન હોયત્યાં સમસ્યા ઉભી થશે જ્યારે તેને 0 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે તેથી જ્યારે x≠ y2 તેથી તે પોઈન્ટ્સ પર આપણે સાવચેત રહેવું જોઈએ અન્ય તમામ પોઈન્ટ્સ પર ચોક્કસપણે ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ રહેશે અને વેલ્યુ સમાન હશે તેથી આપણે આની ફરી ગણતરી કરવાની જરૂર નથી કોઈ તપાસ કરી શકે છે અથવા કોઈ આ ચકાસી શકે છે તેથી કોઈએ પ્રથમ y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવની ગણતરી કરવી પડશે અને પછી x ના સંદર્ભમાં અને પછી તમે જોશો કે અમને બરાબર એ જ એક્સપ્રેશન મળશે તેથી હવે આની કંટીન્યુટી તપાસવા માટે હવે આપણે આ fyx ની આ લીમીટ લેવી પડશે હવે જો આપણે આ xmy2 ને આ વિશેષ પાથ લઈએ તો શું થશે ચાલો હું આને પહેલા સમજાવું તેથી હવે શું થશે કારણ કે xmy2 તેથી જો આપણે અહીં xmy2 મૂકીશું તો શું થશે તેથી અમારી પાસે છે y65my2y4my2y23 અને પછી આપણે મૂળ સુધી પહોંચવા માટે x → 0 ની લીમીટ લઈ શકીએ કારણ કે આ પાથ આપણને મૂળ તરફ લઈ જશે અને હવે જ્યારે x → 0 છે તો અહીં શું થઈ રહ્યું છે માફ કરશો y → 0 કારણ કે આપણે x ને બદલ્યો છે તેથી y → 0 અને હવે y6 તેથી અહીં y6y6 અને y23 તેથી આ m સિવાયનું બીજું બધું રદ થઈ જશે અને મળશે 15m1m3 તેથી આ પાથ પર હવે તે લીમીટ છે જે m પર આધારીત છે તેથી તે પાથ પર આધારીત છે તેથી એનો અર્થ એ કે આ લીમીટ અસ્તિત્વમાં નથી અને હવે આપણે કહી શકીએ કે ફંક્શન કંટીન્યુઅસ નથી કારણ કે કંટીન્યુટી માટે આ લીમીટ હોવી જોઈએ અને 0 0 પોઈન્ટ પર ડેરીવેટીવ થવા જોઈએ તેથી આ કિસ્સામાં પાર્સીઅલ ડેરિવેટિવ્ઝ ક્યાં તો fxy અથવા fyx તે કંટીન્યુઅસ નથી જે સ્પષ્ટ હતું કારણ કે તે વેલ્યુ સમાન ન હતા જેમ આપણે અવલોકન કર્યું છે અને આપણે પરિણામ જાણીએ છીએ કે જો આ બે ડેરિવેટિવ્ઝ કંટીન્યુઅસ હોય તો વેલ્યુ પણ સમાન હોવું જોઈએ તેથી વેલ્યુ 0 0 પર સમાન ન હતું તેથી સ્વાભાવિક રીતે આ ફંકશન્સ કંટીન્યુઅસ નથી જે અહીંથી ફરી સ્પષ્ટ થાય છે કે આપણે આ fyx લીધો છે અને પછી આ પાથ સાથે આપણે જોયું છે કે લીમીટ પાથ પર આધારીત છે અને તેથી લીમીટ અસ્તિત્વમાં નથી અને ફંકશન્સ કંટીન્યુઅસ નથી તેથી લીમીટ પાથ પર આધારીત છે અને તેથી આ બંને 0 0 પર કંટીન્યુઅસ નથી તેથી હવે આગલું ઉદાહરણ તે ફંક્શન કંટીન્યુઅસ ન હોવા છતાં સેકન્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવનું અસ્તિત્વ દર્શાવે છે fxyx3y3x yx≠y 0elsewhere ફર્સ્ટ ઓર્ડર પાર્સીઅલ ડેરીવેટીવ માટે આવા પરિણામો આપણે પહેલા જોયા છે કે ફંક્શન કંટીન્યુઅસ નથી ત્યારે પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વ ધરાવે છે અને ફંક્શન કંટીન્યુઅસ છે ત્યારે પાર્સીઅલ ડેરીવેટીવનું અસ્તિત્વ નથી તેથી અહીં પણ આપણી પાસે ઉદાહરણ તરીકે આ પરિણામ છે કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં છે પરંતુ ફંક્શન કંટીન્યુઅસ નથી તો કેવી રીતે જો તમે આ વિશેષ પાથ ycos x લો છો અને તેની કંટીન્યુટી માટેની લીમીટ મેળવવાનો પ્રયાસ કરો તો શું થશે તેથી અહીં x3 અને પછી y3x3x અને ફરીથી નોંધ લો કે આ આપણને મૂળ x→0y→0 પર લઈ જશે તેથી આ પાથ સાચો છે તે આપણને મૂળ તરફ લઈ જઈ રહ્યો છે અને અમે અહીંયા x y00 તરીકે આ ચોક્કસ પાથ yxcos x ની લીમીટ ચકાસી રહ્યા છીએ તેથી આ xcos x ને સબસ્ટીટ્યુટ કરતા આપણી પાસે x xcos x છે અને આ કિસ્સામાં હવે આ લીમીટ શું છે તેથી આ x રદ થઈ જશે જે આપણી પાસે હશે x2x2x 1 cos x અને પછી આપણે લીમીટ ને x → 0 તરીકે લઈશું તેથી આ કિસ્સામાં તેથી 00 ફોર્મ્સ આપણે એલ'હોસ્પિટલL'hospitalsના નિયમનો ઉપયોગ કરવો પડશે તેથી આ અહીં લીમીટ હશે તેથી 2x2xx x23x sin x પરંતુ ફરીથી આપણે જોઈએ છીએ કે તે 0 બાય 0 ફોર્મ છે તેથી આપણે લેવાનું છે કે આપણે ફરીથી એલ હોસ્પિટલL'hospital's નો નિયમ લાગુ કરવો પડશે તો અહીં આપણી પાસે હશે 22x 6xx 6xx 6x2cos x cos x X વગર 2 અને આ કિસ્સામાં પણ અમારી પાસે x વગર 2 હશે જ્યારે આપણે અહીં આ ડેરીવેટીવ કરીએ ત્યારે પ્રોડક્ટ નો નિયમ x છે અને બાકીનામાં હું જોઉં છું કે x દેખાશે તેથી x સાથેની ટર્મ્સ અને પછી આપણી પાસે અહીં cos x છે તેથી હવે આ કિસ્સામાં જો આપણે લીમીટ લઈએ તો આ 1 છે અને અહીં 224 તેથી આ લીમીટ 4 છે અને હવે આપણે જોયું છે કે x y તરીકે આ લીમીટ 00 પર જાય છે તે 4 છે અને 0 નહીં તેથી અહીં ફંકશન વેલ્યુ 0 છે પરંતુ આપણે આ ચોક્કસ પાથ સાથે જોયું છે કે વેલ્યુ 4 છે તેથી ચોક્કસપણે આ ફંક્શન કંટીન્યુઅસ નથી કોઈ અન્ય પાથ પણ લઈ શકે છે અને બતાવી શકે છે કે લીમીટ જુદી છે ઉદાહરણ તરીકે જો આપણે y ને 2 x બરાબર લઈએ તો જો આપણે અહીં આ પાથ લઈશું અને પછી ફરી જોશું કે લીમીટ જુદી છે તેથી જો x 0 પર જાય છે અને આપણે આ પાથ સાથે આ x ક્યુબ લઈ લીધું છે તેથી y 2 x છે તો 8 x ક્યુબ છે અને પછી અહીં આપણી પાસે માઇનસ x અને માઈનસ 2 x છે તો માઈનસ x અને આ 0 થશે તેથી આપણી પાસે 2 જુદા જુદા પાથ છે એક y એ xcos x ની બરાબર છે બીજો એક છે y એ 2 x ની બરાબર છે અહીં લીમીટ 0 છે ત્યાં લીમીટ 4 છે તેથી નિષ્કર્ષ પર આવે છે કે લીમીટ અસ્તિત્વમાં નથી અને કોઈ પણ સંજોગોમાં અહીં ફંક્શનની વેલ્યુ 4 છે અને આપણે પહેલેથી જ આ પાથ સાથે જોયું છે કે કિંમત 4 છે તેથી આપણે ત્યાં જ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે ફંક્શન કંટીન્યુઅસ નથી તેથી આ કિસ્સામાં ફંક્શન કંટીન્યુઅસ નથી પરંતુ આપણે શું કરી શકીએ છીએ અમે fxx ને 0 0 પર મૂલ્યાંકન કરી શકીએ છીએ તો વ્યાખ્યા પ્રમાણે fx ને 0 0 fxΔx0 fx00Δx સામાન્ય વ્યાખ્યા આપણે ઘણી વખત ઉપયોગમાં લીધી છે અને પછી ફરી આપણે એ જોવાનું છે કે અહીં આ ફંક્શન fxΔx0 શું છે તેથી આપણે એ જોવાનું છે કે fxΔx0 શું છે તો અહીં તે લીમીટ Δx→0છે કારણ કે ડેરીવેટીવ અને f ના લીધે તેથી વાપરવાનું વધુ સારું છે કારણ કે ડેલ્ટા x પહેલેથી જ છે ત્યાં ચાલો આપણે આ fx ની ગણતરી કરીએ સામાન્ય પોઈન્ટ x0 પર તેથી આને બદલે હવે આપણે અહીં fxx0 ને બદલે fxx 0 પસંદ કરીશું પછી આપણે આ પોઈન્ટ x0 તરીકે બદલીશું તેથી કોઈપણ સામાન્ય પોઈન્ટ x0 પર આપણે ડેરિવેટિવની ગણતરી કરી રહ્યા છીએ તેથી fxx0Δx→0fxx0 fx0x કારણ કે ઇન્ક્રીમેન્ટ પહેલી આર્ગ્યુંમેન્ટમાં કરવી પડશે પછી 0 અને માઈનસ fx 0 માફ કરશો અને પછી આપણી પાસે ત્યાં Δx છે તેથી આ કિસ્સામાં આ Δx→0 આ બનશે કારણ કે બીજી આર્ગ્યુંમેન્ટ 0 છે તેથી ત્યાં કોઈ y ટર્મ નથી આપણી પાસે ત્યાં ફક્ત x સ્ક્વેર હશે તેનો અર્થ એ કે Δx→0xx2 x2x તેથી આ બનશે Δx→02xxx2x2x તેથી આ કિસ્સામાં આપણે આ પરિણામ 2x તરીકે મેળવીશું તો આ 2x અને fx00 છે તે ગણવું ખૂબ જ સરળ છે કે આ 0 તરીકે આવશે તેથી આ કિસ્સામાં આપણી પાસે આ 2 ટાઈમ્સ છે હવે પરિણામ fx પર પોઈન્ટ x 0 એ 2x છે તેથી અહીં Δx છે તેથી fxx0 fx00x 2Δx 0Δx 2 તેથી આપણે આ ફંક્શનના x ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડર ડેરીવેટીવ જોયું છે તે 2 છે હવે આપણે પહેલાંની જેમ y ના સંદર્ભમાં પણ ડેરીવેટીવની ગણતરી કરી શકીએ છીએ fyy00fy0Δy fy00Δy તેથી હવે આપણે આ fy0Δy ની ગણતરી પહેલાની જેમ કરીશું તેથી આપણે આ ચિન્હને લીધે 2y મેળવીશું અહીં 1 માઈનસ દેખાશે તેથી આપણે આ કિસ્સામાં 2y મેળવીશું અને 0 0 0 હશે તેથી હવે આ fyy તેથી y ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હશે fy0y fy00y 2Δy 0Δy 2 તેથી આ ચોક્કસ કિસ્સામાં આપણે જોયું છે કે ફંક્શન કંટીન્યુઅસ ન હતું પરંતુ અમારી પાસે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે માત્ર ફર્સ્ટ ઓર્ડર જ નથી આપણી પાસે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવનું અસ્તિત્વ છે તેથી આજના વ્યાખ્યાન માટેનો નિષ્કર્ષ શું છે આપણે હવે હાયર ઓર્ડર ના પાર્સીઅલ ઓર્ડર ડેરીવેટીવ શીખ્યું છે અને આપણે એ પણ જોયું છે કે પાર્સીઅલ ડેરીવેટીવની કંટીન્યુટી એ સુનિશ્ચિત કરવા માટે પૂરતી છે કે આ બંને મિક્સ્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરિવેટિવ્ઝ સમાન છે અથવા જો તે સમાન ન હોય તો તેનો અર્થ એ છે કે આ પાર્સીઅલ મિક્સ્ડ ઓર્ડર પાર્સીઅલ ડેરિવેટિવ્ઝ તે કિસ્સામાં કંટીન્યુઅસ નથી તેથી આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે આ સંદર્ભો વપરાયા છે ખુબ ખુબ આભાર